geometry પર આપણી વાતચીત ચાલુ રાખીશું આપણે જોયું કે કઈ રીતે 2 ડાયમેન્શનલ પ્રોજેક્ટિવ સ્પેસ માં લાઈન અને બિંદુ દર્શાવાય છે આપણે જોયું કે એક બિંદુ પ્રોજેક્ટિવ સ્પેસ ને વધારાના પરિમાણ દ્વારા રજૂ કરી શકાય છે કારણ કે ત્યાં એક ઈમ્પ્લીસીટ 3 ડાયમેન્શનલ રીપ્રેઝન્ટેશન છે જેમાં 2 ડાયમેન્શનલ પ્રોજેક્ટિવ સ્પેસ હોય છે તેથી આ વિષય માં કોઈપણ બિંદુ કેજે કોઈ ચોક્કસ તત્વને દર્શાવતું હોય ઉદાહરણ તરીકે એક કિરણ તેના મૂળ માંથી પસાર થાય ત્યારે તે બિંદુ ને જોડે છે અને સ્પેસ માં રહેલા દરેક બિંદુ તેના એલિમેન્ટ દ્વારા રજૂ થાય છે તેવી જ રીતે આ નમૂના પ્લેન માં એક લીટી જે અહીં તેને અનુરૂપ સૂત્ર આપવા માટે હોય છે axbyc0 જે પ્રોજેક્ટિવ સ્પેસ ના એલિમેન્ટ તરીકે દર્શાવાય છે તે એક જુદી પ્રોજેક્ટિવ સ્પેસ છે જે એક લાઈન રજૂ કરે છે ત્યાં એક મુદ્દો છે જે પ્રોજેક્ટિવ સ્પેસ માં લાઇન રજૂ કરે છે જે એલિમેન્ટ પણ દર્શાવે છે જ્યાં કિરણ અંત માંથી પસાર થાય છે અને આ બિંદુ ને જોડે છે અને તેને અનંત તરફ લંબાવે છે તમે તેને જોઈ શકો છો કે આ સૂત્ર ના પરિમાણો હવે 2 ડાયમેન્શનલ પ્રોજેક્ટ સ્પેસમાં સૂત્ર દર્શાવવા માટે થાય છે અને આપણે બિંદુ અને રેખા વચ્ચે ના સંબંધો વિષે ભણ્યા ઉદાહરણ તરીકે તમારી પાસે જે કંઈ વાત છે તે આ સ્વરૂપમાં વ્યક્ત કરી શકાય છે આ એક બિંદુ છે જ્યાં બિંદુ ના કોલમ વેક્ટર નું સ્થળાંતર રજૂ થાય છે અને જે આપણી પાસે છે કે લાઈન ની રજૂઆત અહીં બતાવેલ છે તેથી જો હું આ મેટ્રિક પ્રોડક્ટ લઈ જે 0 ની બરાબર હોવી જોઈએ તેથી આ સ્વરૂપ માં વ્યક્ત કરી શકાય છે કે હું તેને x ટ્રાન્સપોજ 1l બરાબર 0 તરીકે લખી શકું છું તેથી આ ટ્રાન્સપોર્ટેશન અહીં રજૂ થાય છે અને અહીં સીમેટ્રિક ગુણાકાર થાય છે અને આપણે આ સંબંધમાં જોઈ શકીએ છીએ કે જો આપણે બિંદુ અને રેખા ની લાઈન બદલાવીએ તો તે દ્વી નિયમ થશે તેવી જ રીતે ત્યાં દ્વિ સંબંધનું બીજું એક ઉદાહરણ પણ છે જો તમને રેખા ની ગણતરી કરવી ગમે તો ધારો કે તમારી પાસે આ રેખા માં બીજા બિંદુ છે અને તમે તેને દર્શાવવા માંગો છો અને તો તમે કઈ રીતે સંબંધ મેળવશો ક્યારેક બિંદુ છે જે બે રેખા ને છેદે છે તેથી આપણે ધારીએ કે ત્યાં બીજી એક રેખા 1 છે અને આ રજૂઆતમાં 1 ક્રોસ 1 પ્રાઇમ ઓપરેશન હશે જે સંબંધિત બિંદુ આપશે તેવી જ રીતે જો આપણે એક રેખાને ધારીએ જે બે બિંદુ x અને x prime વડે વ્યાખ્યાયિત થાય છે તો તમે રેખા 1 તરીકે x ક્રોસ x પ્રાઈમ મેળવો છો તો આ Duality છે જેની હું તમારી સાથે વાત કરતો હતો હવે અમે આ ચર્ચા ચાલુ રાખીશું અને આગળ જોઈશું કે ત્યાં ગુણધર્મો પ્રોજેક્ટિવ જીયોમેટ્રિ તરીકે છે તેથી આ જગ્યા ની એક રસપ્રદ પ્રૉપર્ટી જે તમે સમાંતર આંતરછેદ રેખાને કેવી રીતે વ્યક્ત કરી કરશો આપણે સ્કૂલ માં શીખ્યા હતા કે સમાંતર રેખાઓ અનંત સુધી છેદે છે પરંતુ ત્યાં આપણે સફળ સાબિત થયા નથી અનંત બિંદુ ની પ્રોપર્ટી એ અનંતતા પરના આંતરછેદ નું સ્વરૂપ છે આપણે 2 ડાયમેન્શન માં જોયે છે કે પ્રોજેક્ટિવ સ્પેસ મા લાયક બની શકે છે તો હવે આપણે જોઈએ કે આ છેદ બિંદુ ની કઈ રીતે ગણતરી કરી શકાય તેથી અહીં આપણે ગણતરી કરીશું અહીં તમે જોઈ શકો છો કે ત્યાં બે ઉદાહરણો છે સમાંતર રેખાઓ સમીકરણ દ્વારા આપવામાં આવે છે ધારો કે આ એક સમાંતર રેખા છે અને આ સમીકરણ દ્વારા બીજી એક સમાંતર રેખા લઈએ તો તમે નોંધી શકો કે a અને b નો ગુણાંક સરખો રહેશે તેથી આ કારણથી આ સમાંતરતા સ્થાપીત થશે તો બે રેખા ના આંતરછેદ ની ગણતરી કરવા માટે આપણે ક્રોસ પ્રોડક્ટ ઓપરેશન નો ઉપયોગ કરીશું હવે આ ત્રણ વેક્ટોરીયલ ફોર્મ દ્વારા રજૂ કરાયેલ લાઇન L1 અને L2 અન્ય ત્રણ વેક્ટોરીયલ ફોર્મ રજૂ કરે છે અને અમે આ બંને છેદના બિંદુઓ ની ગણતરી કરી ક્રોસ પ્રોડક્ટ લઈ જવા માગીએ છીએ તો જેમ આપણે આગળ ના લેક્ચર માં વાત કરી હતી કે આપણે ગણતરી કરવા માટે આજ પદ્ધતિ નો ઉપયોગ કરીશું તો હું વેક્ટોરીયલ સ્વરૂપમાં લખું તો હું આ રીઝલ્ટ ને રીઝલ્ટન્ટ વેક્ટર ને b c2 c1 અને ત્યારબાદ a c1 c2 એવી રીતે લખી શકીશ અહીં તમે નોંધી શકો છો કે તેનું સ્વરૂપ બદલાયેલું છે અને ત્યારબાદ 0 એ ત્રીજો ભાગ છે તો આ છેદ બિંદુ છે તો તેવી જ રીતે હું આ વેક્ટર ને c2 c1 દ્વારા b 0 એમ લખી શકીશ તો અહીંયા આ બિંદુ બે રેખાઓનું છેદ બિંદુ છે એમ કહેવા માટે પૂરતું છે તો હવે જો તમે નોંધ લેતા હોવ તો તમે જોઈ શકો છો કે આ બિંદુ ની સ્કેલ વેલ્યુ 0 છે તો જો હું સ્કેલ વેલ્યુ નો ભાગાકાર કરીશ તો તે કોર્ડીનેટ અનંત બની જશે પરંતુ અનંત ની પ્રકૃતિ અહીંયા જણાય છે કારણકે તે b અને a આ બંને કિંમતો દ્વારા લાયક બને છે તો ચાલો આપણે આ ની રજૂઆત નું મહત્વ સમજવાનો પ્રયત્ન કરીએ હવે જો હું આ ગણતરી ભૂસી નાખું તો તમે સમજી શકો છો કે આપણી પાસે આ સ્વરૂપ માં છેદન બિંદુ છે અને કઈ રીતે આ રેખા અહીં દર્શાવાય છે આ રેખા એક ચોક્કસ બિંદુ ધરાવે છે કે કઈ રીતે તેને દર્શાવાય છે આપણે કહી શકીએ કે 2 ડાયમેન્શનલ પ્રોજેક્ટિવ સ્પેસ બિંદુ b a0 તે પ્રોજેક્શન પ્લેન ને સમાંતર રીતે દર્શાવાઈ છે અને આ પ્લેન ને પ્રિન્સિપલ પ્લેન કહેવાય છે કારણકે તે x અને y નો સમાવેશ કરે છે અને ફક્ત આ બિંદુ b ab a0 જ નહીં પરંતુ તેમાંથી પસાર થતું કિરણ પણ મધ્યબીંદુ O ને જોડે છે આખું કિરણ આ બિંદુને દર્શાવે છે કારણકે પ્રોજેક્ટિવ સ્પેસમાં આ તત્વ રજૂ થાય છે અને આ બિંદુ ની રજૂઆત કરે છે આ બિંદુ ને આઈડિઅલ પોઇન્ટ કહેવામાં આવે છે જે એક ટેકનિકલ શબ્દ છે તેનો ઉપયોગ ઘણી વખત કરવામાં આવે છે અને આ પ્લેન માં બધા જ બિંદુઓ ત્રીજા કોઓર્ડીનેટ માટે રેખા છે પ્રિન્સિપાલ પ્લેન ના આ સ્વરૂપને રજૂઆતનું પ્રમાણભૂત સ્વરૂપ કહેવામાં આવે છે તો ચાલો હવે આપણે આઈડિઅલ પોઇન્ટ નું મહત્વ સમજીએ તેથી અમે દ્વિપરિમાણીય પ્લેન ને ધ્યાન માં લઈએ છીએ જ્યાં તમારી પાસે બે સમાંતર રેખાઓ છે અને આ x અક્ષ અને આ y અક્ષ છે આ રજૂઆત નું મૂળ છે તો તમે એક સીધી રેખા ax by c 1 આ સૂત્ર આપે છે અને તમે જાણો છો કે આ બીજી સીધી રેખા જે તેની સમાંતર છે તેને ax by c1 c તરીકે દર્શાવાય છે જો તમે નોંધ્યું હશે તો તમે જોઈ શકો છો કે ચોક્કસ રીતે સીધી રેખા analytical geometry સ્વરૂપે હોય છે હું તેને abx cb 1 તરીકે દર્શાવુ છું જ્યાં તમે જોઈ શકો છો કે આ રજૂઆત નો ઢાળ છે અને ઢાળ તેમજ રેખા ના ખૂણા વચ્ચેનો સંબંધ x સાથે હશે જે આપણે જાણીએ છીએ તો હવે આપણે આ હકીકત નો સારાંશ કાઢીએ આઈડિયલ પોઇન્ટ x y પ્લેન અથવા પ્રિન્સિપાલ પ્લેન એ પ્રોજેક્શન પ્લેન ને સમાંતર હોય છે અને કેનોનિકલ કોઓર્ડીનેટર સિસ્ટમ માટે તેઓ x y 0 ના સ્વરૂપો છે તો 3 ડાયમેન્શનલ કે જે આ સ્કેલ રજૂ કરે છે તે 0 હોઈ શકે અને એક આઈડિઅલ પોઇન્ટ તરીકે અનંત તરફની દિશા સૂચવે છે અહીં બીજો એક રસપ્રદ ભાગ છે જેને લાઇન એટ ઇન્ફીનિટી કહેવામાં આવે છે તો હવે આપણે લાઇન એટ ઇન્ફીનિટી શું છે એ સમજવાનો પ્રયાસ કરીશું તમે નોંધ્યું હશે કે કોઈ ચોક્કસ અક્ષ કે જે પરિમાણ c તરફ લંબાઈ છે જેની ચોક્કસ રજૂઆત 0 0 1 દ્વારા થાય છે આ એક કોલમ વેક્ટર છે આ 2 ડાયમેન્શનલ પ્રોજેક્ટિવ સ્પેસ જે બધી રેખાઓ દર્શાવે છે હવે ચાલો જોઈએ કે આ ખાસ લાઈનની પ્રોપર્ટી શું છે આપણે આ ચોક્કસ ઓપરેશન ને ધ્યાન માં લઈએ તે આકસ્મિક બિંદુ ના સ્થળાંતર ગુણાકાર ને ધ્યાનમાં રાખે છે હુ જેનો ઉલ્લેખ કરી રહ્યો હતો તે આનો ગુણાકાર કરે છે તમે કહી શકો કે એ તમને 0 આપશે આ ગણતરી ને તપાસવી ખૂબ જ સરળ છે તો તે શું સૂચવે છે તમે કોઈપણ આઈડિઅલ પોઇન્ટ પસંદ કરી શકો છો અને તમે આ ઓપરેશન કર્યા બાદ કિંમત સ્વરૂપે 0 મેળવશો આ એક બિંદુ અને રેખા વચ્ચે નો સંબંધ છે જેનો મતલબ બધા જ આઈડિઅલ પોઇન્ટ કે જે આ રેખા પર હોય તેને લાઇન એટ ઇન્ફીનિટી કહેવામાં આવે છે તે આકસ્મિક બિંદુ ના સ્થળાંતરનો ગુણાકાર છે જે એક આઈડિઅલ પોઇન્ટ છે જેનો ઉલ્લેખ હું અહીં કરી રહ્યો હતો તેથી પ્રોજેક્ટિવ પ્લેન માટે મોડેલ શું હોવું જોઈએ આ વિષયમાં જીયોમેટ્રિ કૉન્સેપ્ટ નો ઉપયોગ કરીને પ્રોજેક્ટિવ પ્લેન માં બધા જ બિંદુ આપણે દર્શાવી શકીએ છીએ તેથી તમે નોંધી શકો છો કે પ્રોજેક્ટિવ પ્લેન છે જે pi થી દર્શાવે છે તો તે બધા જ પોઇન્ટ જે વાસ્તવિક સ્પેસ માં છે અને પ્રોજેક્ટર સ્પેસને સીધા જ અનુરૂપ છે તે બધા ચોક્કસ પ્રોજેક્શન પ્લેન પર હોય છે અને મૂળને જોડતા બિંદુમાંથી પસાર થતું કિરણ તે બધા જ બિંદુ ને અનુરૂપ હોય છે તેવી જ રીતે જો હું પ્રિન્સિપાલ પ્લેનમાં એક બિંદુ ધ્યાનમાં લવ તો તે પણ પ્રોજેક્ટિવ સ્પેસ નું તત્વ હશે તો તે બધા જ બિંદુઓ કેજે આ પ્લેન ના ભાગ સ્વરૂપે છે તે પ્રોજેક્ટિવ સ્પેસ ના ભાગ હતા અને તે બધા જ આદર્શ વિગતને દર્શાવે છે અને તમે જોઈ શકો છો તેમ પ્લેન માં રહેલી કોઈ પણ સીધી રેખા પ્રોજેક્શન ના પ્લેન ને છેદે છે તો આ તમારું જીયોમેટ્રિ મોડેલ છે જેના દ્વારા આપણે 2 ડાયમેન્શનલ પ્રોજેક્ટિવ સ્પેસ સમજી શકીએ છીએ જેથી સીધી રેખા મૂળ માંથી પસાર થાય છે અને આ રીતે પ્રોજેક્ટિવ સ્પેસ દર્શાવાઈ છે અને તમે જોઈ શકો છો કે આ પ્લેન પર કોઈ પણ સીધી રેખા જીયોમેટ્રિ અર્થઘટન એ પ્લેન નું એક આંતરછેદ છે અથવા કોઈપણ લાઇન મૂળ માંથી પસાર થતા પ્લેન ને રજૂ કરે છે તેથી ગાણિતિક રૂપે આપણે કહી શકીએ કે પ્રોજેક્ટ સ્પેસ ના બધા પોઇન્ટનો સમૂહ પણ સંબંધિત છે અથવા તે મૂળ તરીકે બાકાત રહી ને 3 ડાયમેન્શનલ સ્પેસ માં બધા બિંદુ ને સમાન હોય છે તેવી જ રીતે હું વાસ્તવિક 2 ડાયમેન્શનલ સ્પેસ ને ધ્યાન માં લઈ શકું છું તો ચાલો 2 ડાયમેન્શનલ પ્રોજેક્ટિવ સ્પેસમાં વિશેષ સુવિધા ને સમજવાનો પ્રયત્ન કરીએ જેને સમાંતર લાઇન નો પ્રોજેક્શન પણ કહેવામાં આવે છે હવે આપણે રજૂઆત માં દર્શાવ્યા પ્રમાણે પ્રોજેક્ટિવ સ્પેસ ને લઈએ તમારી પાસે આ આઇડલ પ્લેન છે તમારી પાસે તે પ્રોજેક્શન પ્લેન નો ઉપયોગ કરવાના અધિકાર છે હવે ચાલો આપણે આરબીટરી પ્લેન ને ધ્યાન માં લઈએ તે પ્લેન માં બે સમાંતર રેખાઓ છે તેથી આ પ્લેન pi સંજ્ઞા થી રજૂ થાય છે અને જો તમે આ પ્લેન ને યોજના સ્વરૂપે દર્શાવવા માંગતા હોવ તો મને એક કિરણ દોરી અને પ્લેન પર રહેલા બિંદુમાંથી તેને પસાર કરવા દો તેથી આ કિરણો પ્રોજેક્શન પ્લેન પર છેદશે તેવી જ રીતે બીજી રેખાને આપણે લઈએ કે જે આ રેખાને સમાંતર છે અને જો હું બીજી કોઈ રેખાને લવ અને આ રજૂઆત કરું અને તે પ્રોજેક્શન કેનોનિકલ પ્લેન પરનો છે જેનો મતલબ મારે બે કિરણોને જોડતા આંતરછેદ મેળવવા પડશે જ્યાં બિંદુઓ સીધી લીટી પર પડેલા હોય અને તે છેદ થયેલા બિંદુઓ એક રેખા બનાવશે તમે પ્લેન pi ની સમાંતર રેખાઓ માં શું નોંધ કરી પરંતુ તેનો કેનોનિકલ પ્રોજેક્શન પ્લેન માં રેખાઓ કોઈ એક ચોક્કસ બિંદુ પર મળશે આ વાક્યો અને બિંદુને અદ્રશ્ય કહેવામાં આવે છે તેથી અદ્રશ્ય બિંદુએ સમાંતર રેખા ના આંતરછેદ નો એક બિંદુ છે જે કેનોનિકલ પ્લેન પર દર્શાવ્યો છે હવે આપણે આ અદ્રશ્ય બિંદુ વિશે થોડું જાણવાનો પ્રયત્ન કરશુ તેની અસર અહીંયાં ખૂબ જ સ્પષ્ટ દેખાય છે તમે અલગ અલગ દિશાઓમાં સમાંતર રેખાઓ લઈ શકો છો ધારો કે તમે બે દિશા ઓ લો છો અને ત્યાં બે પ્રતિનિધિ રેખાઓ છે જે સમાંતર છે અને તેની દિશા નિશ્ચિત છે તેવી જ રીતે અન્ય બે રેખાઓ કોઈક બિંદુ પર મળતી દેખાશે તેથી તે દિશા માં આ બધી સમાંતર રેખાઓ જો હું આ દિશા માં બીજી સમાંતર રેખા લવ તો તે પણ સરખા જ વેનિસિંગ બિંદુ પર મળશે જો હું બીજી સમાંતર રેખા લવ તો તે પણ સરખા વેનિસિંગ બિંદુ પર જ મળશે રસપ્રદ વાત એ છે કે જો હું આ બે અદ્રશ્ય બિંદુઓ નું જોડાણ કરું તો પછી આપણ ને એક રેખા મળી છે અને આ રેખા ને વીનીસિંગ લાઇન કહે છે કારણ કે કોઈપણ સમાંતર રેખા એ સમાંતર રેખાઓ નો સમૂહ છે પ્રોજેક્શન પ્લેન માં તેઓ જે દિશા નક્કી કરી રહ્યા છે તે આ ખાસ લાઇન પર રહેશે જેને અદ્રશ્ય રેખા કહે છે ઉદાહરણ તરીકે જો હું સમાંતર રેખાઓ લવ તો હું તેને સમાંતર રેખા ના બીજા સમૂહ તરીકે લઈશ અને જો હું તેના પ્લેન ને લવ તો મને શું મળશે હું તે પણ નોંધ કરું છું કે તે બે રેખાઓ અદ્રશ્ય બિંદુ પર મળે છે અને તે બિંદુ સીધી લાઈન ને અદ્રશ્ય બિંદુ સાથે જોડે છે તેનો મતલબ તે બિંદુ અદ્રશ્ય રેખા પર હશે તેથી આ એક સરસ છે જે સંબંધિત પોઇન્ટને અદ્રશ્ય કરે છે અને પ્લેન ની સમાંતર રેખાઓ એક લાઈન પર રહે છે તેને વેનિશિંગ લાઇન કહે છે હવે હું તમને એક વાસ્તવિક ઉદાહરણ આપીશ છે જે દર્શાવશે કે કેવી રીતે અદ્રશ્ય બિંદુઓ અસ્તિત્વમાં છેતમે આ ચોક્કસ આકૃતિ ને ધ્યાન માં લો અને તમે ત્રાંસી રેખા ઓ જોઈ શકો છો જે આપણે સુચના પત્ર પર જોયું છે તેથી અહીં શું બતાવવામાં આવ્યું છે કે તમે બીજી સમાંતર લાઇન લો છોટેક્સ્ટ ની જેમ બીજી સમાંતર લાઇન પણ પતે જ દિશા માં હોય છે તો સમાન અદ્રશ્ય બિંદુને જ મળે છે કારણકે જેમ મેં કહ્યું હતું તેમ બધી જ રેખાઓ આપેલી દિશાને સમાંતર હોય છે અને એક જ બિંદુ એ મળે છે જેને વેનીસિંગ પોઇન્ટ કહે છે તેવી જ રીતે વર્ટિકલ રેખાઓ પણ અદ્રશ્ય બિંદુ ને મળે છે આ વેનીસિંગ પોઇન્ટ પોઇન્ટનું એક દ્રશ્ય નિદર્શન છે આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં એક રસ્તા નું ચિત્ર છે જે ગાડી માંથી લેવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો કે કેવી રીતે રેખાઓ એ રસ્તાને અનંત પણ મળે છે પરંતુ આ બિંદુ ને આપણે સમજી શકીએ છીએ અને આપણા પરસ્પેક્ટિવ પ્રોજેક્શન દ્વારા કરી શકીએ છીએ કે આપણી યાત્રા અનંતની છે ત્યાં 2 ડાયમેન્શન પ્રોજેક્ટિવ સ્પેસ માં બીજા તત્વો હોય છે જેને કોનીક્સ કહેવાય છે અને આપણે તેની રજૂઆત પ્રોજેક્ટિવ સ્પેસ તરીકે કરી શકીએ છીએ તો હવે જાણીએ કે કોનીક્સ ને કઈ રીતે દર્શાવાઈ છે તે ગૌણ સમીકરણ દ્વારા વર્ણવાય છે આ સમીકરણ નું સ્વરૂપ છે જે અહીં બતાવવામાં આવ્યું છે જો આપણે આ રજૂઆત ને હોમોજીનીયસ કોર્ડીનેટ માં ધ્યાન માં લઈએ તો દરેક બિંદુ x અને y ના વાસ્તવિક કોર્ડીનેટ દ્વારા દર્શાવવાને બદલે 2d કોર્ડીનેટ વાસ્તવિક બિંદુ p x અને y દ્વારા રજુ થાય છે આપણે જાણીએ છીએ કે કઈ રીતે હોમોજીનીયસ કોર્ડીનેટ માં સ્કેલ ફેક્ટર નો ઉપયોગ કરીને રજૂ થાય છે તેથી x ની બરાબર x છે 1 દ્વારા x2 અને y ને x2 by x3 સાથે સરખાવેલા છે અને જો હું આ સમીકરણ ને બદલાવી તો હું આ હોમોજીનીયસ કોર્ડીનેટ માં કોનીક્સ રજૂઆત મેળવીશ આ રજૂઆત ને ફરી એક વખત ટૂંકું બનાવવા માટે આપણે તેના મેટ્રિક્સ ફોર્મનો ઉપયોગ કરીશું અને બિંદુ ને રજૂ કરવા માટે વેક્ટર નો ઉપયોગ કરીશું અને આપણે જોઈ શકીએ છીએ કે 2 ડાયમેન્શન મેટ્રિક્સ કોનીક્સ રજૂ કરે છે તો આ કોનીક્સ રજૂ કરવા માટેનું સાદુ સ્વરૂપ છે અને તમે જોઈ શકો છો કે ગુણાંક abcdef આ બધા જ કોનીક્સ રજૂ કરે છે અને સમીકરણ એ કોઈ ચોક્કસ સ્વરૂપે દર્શાવાઈ છે હવે જો તમે આશ્ચર્ય ચકિત હોવ કે મેં આ કઈ રીતે મેળવ્યું હશે તો હું હોમોજીનીયસ કોર્ડીનેટ ને ગણતરી માં લઇશ અને x 1 x 2 x 3 આ રીતે લખી શકિશ જ્યાં x નું સ્થળાંતર થાય છે ત્યારબાદ મેટ્રિક્સ દ્વારા C મળે છે અને ત્યાર પછી આપણને કોલમ વેક્ટર x 1 x 2 x 3 મળે છે તો જો હું આ મેટ્રિક્સ ગુણાકાર કરું તો તમે નોંધી શકો છો કે તમે સરળતાથી એક્સપ્રેશન મેળવી શકો છો તો અંતે આના દ્વારા કોનીક્સ મળે છે તમે અવલોકન કરી શકો છો કે તે એક સીમેટ્રિક મેટ્રિક્સ છે તેના પરિમાણ 3 x 3 છે અને ત્યાં તમારી પાસે કેટલા પરિમાણ છે ખરેખર તમારી પાસે 6 પરિમાણ જે abcdef એમ છે પરંતુ જેમ તમે જાણો છો આ સમીકરણ માં જો હું C નો ગુણાકાર K સાથે કરીશ તેમ છતાં પણ તે સમાન કોનીક્સ જ મળશે તેથી તે પ્રોજેક્ટિવ સ્પેસનું તત્વ છે જેથી તેમાંનું એક સ્કેલ ફેક્ટર જોવાય છે તો અંતે તમે આ રજૂઆત માં 6 માંથી 5 પરિમાણો રજૂ થાય છે તેથી કુદરતી રીતે કોનીક ને કંઈક અલગ સ્વરૂપે વ્યાખ્યાયિત કરવા માટે મારે 2 ડાયમેન્શનલ પ્રોજેક્ટિવ સ્પેસ માં ઓછામાં ઓછા 5 બિંદુ ની જરૂર છે અને તે 5 બિંદુ નો ઉપયોગ કરીને તે સમીકરણ ને હું લખી શકું છું તો આ એક સૂત્ર છે અને તે સૂત્ર અને આ સિદ્ધ કરે છે કારણ કે જો મને પાંચ બિંદુ મળે તો હું પાંચ સમીકરણો લખી શકુ છું અને પછી હું આ સમીકરણ હલ કરી શકુ છું કારણકે ત્યાં સ્વતંત્ર ડિગ્રી 5 છે તેમાની કોઈપણ એક પરિમાણ લઈને તેની કિંમત ઠીક કરી શકાય છે ત્યાં રજૂઆત માં C ની ઊણપ હોઈ શકે છે અને તે કિસ્સામાં અહીં સ્વતંત્રતા ની ડિગ્રી 5 કરતા ઓછી છે અને ત્યાં ખાસ કિસ્સાઓ છે જેને ડિજનરેટેડ કોનીક કહેવામાં આવે છે જેમ કે ક્યાં રેન્ક 2 ની લાઇન હોઈ શકે છે અને પુનરાવર્તિત રેન્ક 1 ની લાઈન તે C ની અપૂર્ણ રજૂઆત છે આપણે તે પણ ચકાસી શકીએ છીએ કે કઈ રીતે આ રજૂઆત કરાયેલી છે કોનીક માટે તેની ટેન્જેન્ટ લાઇન સારી રીતે અનુકૂળ છે કારણ કે તે સંબંધિત છે અને આ એક સંબંધ છે જે લિનિયર રિલેશનશિપ દ્વારા આપવામાં આવે છે જો હું બિંદુને મેટ્રિકસ C જોડે ગુણાકાર કરૂ તો આપણે તેને અનુરૂપ ટેન્જેન્ટ લાઇન મેળવી શકીએ છીએ હવે આ કોનીક ના પ્રતિનિધિત્વ નો રસપ્રદ સંબંધ આપે છે આપણી પાસે આ કોનીક નો દ્વિસંબંધ છે આ કિસ્સામાં કોનીક ને બધી જ સ્પર્ષિત રેખા ઓ દ્વારા રજુ કરી શકાય છે જે એક એન્વેલપ છે અને તમે જોઈ શકો છો કે પાછલા કિસ્સામાં સમાન સ્વરૂપમાં x ટ્રાન્સપોઝ CL હતું હવે તે L ટ્રાન્સપોઝ છે જે એક અલગ મેટ્રિકસ 3 x 3 મેટ્રિક્સ અને ટ્રાન્સપોઝ છે અને 1 ટ્રાન્સપોઝ C સ્ટાર 1 બરાબર 0 છે તો આ ચોક્કસ કિસ્સામાં મૂળ કોનીક અને દ્વિ કોનીક રજૂઆત માં આપણે તેને મેળવી શકીએ છીએ જો મારી પાસે 1 Cx હોય તો હું x C ઇન્વર્ષ મેળવું છું ત્યારબાદ x ટ્રાન્સપોઝ Cx 0 જે મૂળ રજૂઆત છે ત્યાંથી હું ફક્ત લાઇન 1 નો સમાવેશ કરીને રજૂઆત મેળવી શકું છું દરેક x નું પ્રતિનિધિત્વ કરે છે તે c ઈન્વર્સ 1 દ્વારા દર્શવવામાં આવે છે હવે જો હું તે મેટ્રિકસ નો ટ્રાન્સપોઝ લવ તો અંતમાં આપણે 1 ટ્રાન્સપોઝ મેળવી શકીએ છીએ હવે આ આખી વસ્તુ બીજા કોનિકલ ફોર્મની રજૂઆત તરીકે ધ્યાન માં લેવાય છે કોનિકલ નું બીજું સ્વરૂપ છે જે દ્વિ રજૂઆત છે આપણે આ અભિવ્યક્તિ ને મેટ્રિક્સ અલજેબ્રા નો ઉપયોગ કરી સરળ બનાવી શકીએ છીએ અને આપણે તેને 1 ટ્રાન્સપોઝ c માઇનસ તરીકે રજૂ કરી શકીએ છીએ તેનો મતલબ c ઈન્વર્સ એમ થાય છે કારણકે તમે જાણો છો તેમ C C ઈન્વર્સ આઇડેન્ટિટી મેટ્રિકસ તો આ આઇડેન્ટિટી મેટ્રિકસ છે અને તમે તેને સરળતાથી આ શબ્દમાંથી બાકાત કરી શકો છો અને ત્યારબાદ અમે તમને જણાવીએ કે આ C સ્ટાર છે C એ સીમેટ્રિક મેટ્રિકસ છે તેથી તેના ઇન્વર્ષ નો ટ્રાન્સપોઝ મૂળ મેટ્રિકસ જેવો જ છે તમે આ બિંદુ સ્પેસ માં ની મૂળ રજૂઆત જોઈ શકતા નથી અને તેનો અર્થ કે તે C ની ઉલટી કિંમત ને સમાન છે અને આપણે આગળ વાત કરી એ પ્રમાણે ડીજનરેટેડ કોનીક્સ જો મેટ્રિકસ નો ક્રમ C3 કરતા ઓછો હોય તો આપણી પાસે રજુ કરવા માટે થોડી ડીજનરેટેડ શરતો છે જેવી કે ક્રમ 2 કોનીક 2 લાઇન અથવા 2 બિંદુ દ્વારા વ્યાખ્યાયિત થાય છે જે કોનીક માં સમાયેલા છે અને તેઓ ફક્ત તે લાઇન અને બિંદુ ને વ્યાખ્યાયિત કરે છે ઉદાહરણ તરીકે ક્રમ 1 લાઇન અને બિંદુ નું પુનરાવર્તન કરે છે ઉદાહરણ તરીકે ડીજનરેટેડ કોનીક બિંદુ માં આપણે તેને સ્પષ્ટ કરવું પડશે કે આપણે બે લાઇન નો ઉપયોગ કરીએ છીએ જ્યા લાઇન વેક્ટર 1 અથવા પરિમાણ 1 અને m દ્વારા આપેલી હોય છે તેથી 1 ડોટ m ટ્રાન્સપોઝ પ્લસ m ડોટ 1 ટ્રાન્સપોઝ એ અમે તમને કોનીક રજૂઆત આપીશું તમે નોંધી શકો છો કે 1 નું વેક્ટોરીયલ સ્વરૂપ એ વેક્ટર 3 છે જો હું આ ગણતરી કરું તો તે 3 ક્રોસ 1 અને 1 ક્રોસ 3 છે તેથી પરિમાણ 3 ક્રોસ 3 હોઈ શકે છે જો હું બે રેખા 1 અને m લવ તો આ રેખાઓ ની જોડી કોનીક દર્શાવે છે કારણ કે ત્યાં આંતર છેદ બિંદુ છે અને તે શરતોનું પ્રતિનિધિત્વ કરે છે તેવી જ રીતે બે રેખાઓ દ્વારા ડીજનરેટેડ ડ્યુઅલ કોનિકેબલ લીટી માં રજૂ કરવામાં આવે છે બે બિંદુ x y ટ્રાન્સપોઝ પ્લસ x y ટ્રાન્સપોઝ તો આ કોનીક ની ડીજનરેટ રજૂઆત છે તો હવે આપણે અહીં પ્રોજેક્ટિવ જીયોમેટ્રિ પર 2 ડાયમેન્શનલ પ્રોજેક્ટિવ સ્પેસ માં બિંદુ 2D પ્રોજેક્ટિવ સ્પેસ માં મૂળમાંથી કિરણ પસાર થાય છે તેવો આપણે સારાંશ કાઢીશું રજૂઆત કરવા માટે તેને વધારાના પરિમાણ ની જરૂર છે અને તે રજૂઆત ને આપણે હોમોજીનીયસ કોર્ડીનેટ રજૂઆત કહેશું વાસ્તવિક 2D સ્પેસ માં સીધી રેખા 2D પ્રોજેક્ટિવ સ્પેસ તરીકે રજૂ થાય છે તેથી બિંદુ અને રેખા ડ્યુઅલ થયોરમ દર્શાવે છે તો આ થયોરમ પરથી આપણે શીખ્યા કે x ટ્રાન્સપોઝ 1 0 x 1 ક્રોસ 1 પ્રાઈમ એટલે કે તે 2 રેખા નું આંતર છેદ બિંદુ છે બે બિંદુઓનો આંતર છેદ એક રેખા આપે છે જે એક પ્રકારનું ઓપરેશન છે અને ત્યારબાદ ત્યાં 2D પ્રોજેક્ટિવ સ્પેસ માં કોનીક્સ છે જે 3 ક્રોસ 3 સીમેટ્રિક મેટ્રિકસ દ્વારા દર્શાવાય છે અને દરેક કોનીક ને બે કોનીક હોય છે તેથી આપણે આ ચોક્કસ લેક્ચર પર અહીંયા વિરામ આપીશું સાંભળવા બદલ તમારો ખુબ ધન્યવાદ